તેથીદરેક યુનિટ ના કેપેસિટીન્સ ને લગતા શન્ટ કેપેસિટેન્સમાં ઘટાડો આ એક છેડો છે આ ફક્ત ક્રોસ આર્મની લંબાઈ વધારીને જ થઈ શકે છે પરંતુ તમે ક્રોસ આર્મની લંબાઈ વધારી શકતા નથી કારણ કે ખર્ચ એ એક મુખ્ય પરિબળ છે પરંતુ યાંત્રિક તાકાત અને ટાવર્સની કિંમતની મર્યાદાને લીધે K નું મૂલ્ય 0 10 થી ઓછું કરી શકાતું નથી તેથી તમે k નું મૂલ્ય લઈ શકતા નથી તેનો અર્થ એ કે આ મૂલ્ય 0 થી 1 માં છે માફ કરશો 0 1 કરતા ઓછા છે હવે તેથી જ એક પદ્ધતિ છે તેને કેપેસિટેન્સ ગ્રેડિંગ કહેવામાં આવે છે તેથી આ રીતે અવાહક કાર્યક્ષમતા સ્ટ્રિંગ કાર્યક્ષમતા હોઈ શકે છે જે વધારી શકાય છે કેપેસીટન્સ ગ્રેડિંગ નો અર્થ એ છે કે ટાવરના અંતથી લાઇનના અંત તરફના દરેક યુનિટના કેપેસિટેન્સમાં વધારો તેથી તમે ટાવરના અંતથી લાઇનના અંત તરફના કેપેસિટીન્સમાં વધારો કરો તેને કેપેસિટેન્સ ગ્રેડિંગ કહેવામાં આવે છે થિયરી પ્રમાણે જુદા જુદા યુનિટમાંના વોલ્ટેજને યોગ્ય કેપેસિટેન્સ ગ્રેડિંગ દ્વારા બરાબર સમાન બનાવી શકાય છે જો તમે યોગ્ય કેપેસિટેન્સ ગ્રેડિંગ લો છો તો પછી દરેક યુનિટ તરફના વોલ્ટેજ દરેક સ્ટ્રિંગ માં ઘણા બધા યુનિટ છે સમાન બનાવી શકાય છે પરંતુ આ ભાગ્યે જ કરવામાં આવે છે કારણ કે તે સૂચવે છે કે તમામ અવાહક ડિસ્ક્સ બીજાથી ભિન્ન છે મારો મતલબ કે જો તમે તેને બનાવવાનો પ્રયત્ન કરો છો તો તમને વિવિધ અવાહક ડિસ્ક વિવિધ પ્રકારની હશે મારો મતલબ કે એક બીજાથી જુદી હશે તેથી આ કિસ્સામાં આમાં વિવિધ પ્રકારની અવાહક ડિસ્ક્સની જાળવણીનો સમાવેશ થાય છે મારો મતલબ છે કે તમામ પ્રકારની અવાહક ડિસ્ક જરૂરી છે જે પ્રમાણભૂતતાની વૃત્તિથી વિરુદ્ધ છે કારણ કે ફક્ત થોડા પ્રકારના જ અવાહક ડિસ્ક શક્ય છે તેથી ફક્ત થોડા પ્રકારનાં અવાહક ડિસ્ક જ શક્ય છે તેથી વાસ્તવિકતામાં વિવિધ એકમોમાં બરાબર સમાન વોલ્ટેજ બનાવવું શક્ય નથી તેથી દરેક સ્ટ્રિંગ આગળના વોલ્ટેજ બરાબર એવા જ જાળવવા શક્ય નથી તેથી જો તમે સમાન બનાવવાનો પ્રયત્ન કરો તો પછી તે વિવિધ એકમો વિવિધ કદના હશે અને બધા જુદા જુદા એકમો ઉપલબ્ધ નહીં હોય મારો અર્થ એ છે કે કેટલાક પ્રમાણિત કદ સિવાય વિવિધ કદના હોય તેથી 𝑉𝑛 ની કિંમત તમે જેને સ્ટેટિક શિલ્ડિંગ કહો છો તેના દ્વારા શોધી શકાય છે હવે આકૃતિ 1 જુઓ આકૃતિ 1 એ સ્ટેટિક શિલ્ડિંગ છે આકૃતિ પરથી તમે ક્રોસ આર્મ અને સપોર્ટ સ્ટ્રક્ચર એટલે કે ટાવર જોઈ શકો છો તેથી આને સ્ટેટિકશિલ્ડિંગ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં અહીં નીચેના યુનિટ ની આસપાસના મોટા ધાતુના રિંગ્સ છે તે અહીં નીચે નું યુનિટ છે એક મોટી ધાતુની રિંગ નીચેના યુનિટની આસપાસ છે અને તે લાઇનથી જોડાયેલ છે તમે ઘણા સ્થળોએ ટ્રાન્સમિશન ટાવર પર નજર નાખો તો આ વસ્તુનું તમે નિરીક્ષણ પણ કરી શકો છો આ કેપેસિટીન્સ ગ્રેડિંગછે આ વસ્તુ પણ તમે અવલોકન કરો છો આનો અર્થ એ કે આ પદ્ધતિ લાઇન સાથે જોડાયેલા નીચેના યુનિટની આજુબાજુની વિશાળ ધાતુની રિંગ્સનો ઉપયોગ કરે છે તેથી આ રીંગ ગ્રેડિંગ રિંગ તરીકે ઓળખાય છે અને તે જુદા જુદા સાંધા અને લાઇન વચ્ચેની કેપેસિટીન્સ નો પરિચય આપે છે આ નીચેના યુનિટના ઇફેક્ટિવ કેપેસિટીન્સમાં વધારો કરવાની અસર છે તેથી આ અસર તે નીચેના યુનિટની કેપેસિટીન્સમાં વધારો કરશે તેથી આ આકૃતિ 11માં તે જોવામાં આવે છે કે તે જુઓ કે 𝑆𝑛 ની કિંમત રીંગના આકારને અનુરૂપ કરીને ગોઠવી શકાય છે તેનો અર્થ એ કે તમારે રિંગનો આકાર ગોઠવવો પડશે જેમ કે જો તમે તમારો 𝐼𝑛′ બરાબર 𝐼𝑛 બનાવી શકો છે તો તે જ વિદ્યુતપ્રવાહ સ્ટ્રિંગ સાથે વહી જશે પરંતુ વાસ્તવિકતામાં તે શક્ય નથી કેમકે વોલ્ટેજ સમાન હશે જો તમે આ 𝑆𝑛 ના મૂલ્યને એવી રીતે ગોઠવી શકો છો કે જે 𝐼𝑛 બરાબર 𝐼𝑛′ હશે તો પછી જો તમે કિર્ફોફનો પ્રથમ કાયદો Kirchhoff's first law અહીં લાગુ કરો છો તો પછી તે 𝐼𝑛 1 બરાબર 𝐼𝑛 મળશે એટલે કે દરેક યુનિટ પર તમને સમાન પ્રવાહ મળશે પરંતુ જે શક્ય નથી તેથી તે જોવામાં આવે છે કે જો 𝑆𝑛 નું મૂલ્ય ગોઠવી શકાય તો આ એક અથવા n th એકમનો વોલ્ટેજ n અને 𝑛 1 યુનિટ ના વોલ્ટેજ સમાન હશે જે ખરેખર શક્ય નથી પરંતુ ત્યાં આ કેપેસિટેન્સ ગ્રેડિંગ છે જો તમે કોઈપણ ટ્રાન્સમિશન ટાવર પર નજર નાખો તો તમને ત્યાં આ જોવા મળશે તેમ છતાં રીંગનો આકાર ક્યારેય ગોઠવી શકાતો નથી તે વાસ્તવમાં શક્ય નથી જોકે રિંગના આકારને ક્યારેય એટલા વ્યવસ્થિત રીતે તમારા વિતરણોને બરાબર સમાન ગોઠવી શકાતા નથી કે જેથી નોંધપાત્ર સુધારો હજુ પણ શક્ય છે તેમ છતાં તમે 𝐼𝑛 𝐼𝑛 ની બરાબર 𝐼𝑛′ બનાવી શકતા નથી પરંતુ આને ગોઠવીને તમે તમારા વોલ્ટેજ વિતરણને સુધારવાનો પ્રયાસ કરી શકો છો તેથી દરેક અવાહક સ્ટ્રિંગના નીચલા છેડે અને લાઇનના અંતમાં આર્કિંગ હોર્ન સાથે આપવામાં આવે છે જો તમે અવાહક ને અવલોકન કરો છો તો તમે ટાવરની ઉપર અને નીચેની બાજુએ શોધી શકશો કે લાઇનના અંત પર અને ટાવરના અંતમાં આર્કિંગ હોર્ન આપવામાં આવે છે જેથી આ અવાહક ફ્લેશઓવર ની ઘટના બને ત્યારે આર્ક હોર્ન વચ્ચેનો રસ્તો લઈ શકે છે અને અવાહક સ્ટ્રિંગ થી અલગ રહેશે તેથી ઉપર અને નીચે તમને ત્યાં કેટલાક આર્ક હોર્ન મળશે અને જો ફ્લેશઓવર થાય છે તો તે કોઈક રીતે તમે જેને અવાહક સ્ટ્રિંગ કહો છો તેને અલગ કરશે તેથી સ્ટેટિક શિલ્ડિંગ એ લાઇનના અંતમાં આર્કિંગ હોર્ન ને ગ્રેડિંગ રીંગ માં બદલીને પ્રાપ્ત થાય છે તેથી સ્ટેટિક શિલ્ડિંગ લાઇનિંગના અંતમાં આર્કિંગ હોર્નને ગ્રેડિંગ રીંગમાં બદલીને શક્ય છે તેથી આ તમારી લાઇનનો અંત છે આનો અર્થ છે કે આ રીતે તમે જે કહો છો તે શક્ય છે તેથી પછીથી જેને તમે આ સૂત્ર અથવા કંઈપણ કહો છોઆપણે તેને શોધી નથી રહ્યાપરંતુ જ્યારે આપણે આ પર ઉદાહરણ લઈશું ત્યારે અમે ઉદાહરણ ઉકેલવાનો પ્રયાસ કરીશું પરંતુ આ એક પદ્ધતિ છે અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે કે જે તમારી સ્ટેટિક શિલ્ડિંગ છે હવે આપણે આગળ કેપેસિટીન્સ ગ્રેડિંગ પર ઉદાહરણ લઈશુંઅન્ય વસ્તુઓ શક્ય હોય તો આપણે તે સમસ્યા પણ ઉકેલશું હવે પ્રશ્ન એ છે ઉદાહરણ એક લો અને ખરેખર અન્ય ઘણા મુશ્કેલ વિષયોની તુલનામાં તમારા માટે અવાહક વિષય એકદમ સરળ છે તેથી ફક્ત તમારે થોડું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે પૂરતું જ છે આથી અવાહક સ્ટ્રિંગમાં સમસ્યા એ છે કે 66 kV લાઇન ચાર ડિસ્ક ધરાવે છેતેનો અર્થ એ કે ચાર યુનિટ છે પ્રત્યેક સંયુક્ત અને મેટલવર્ક વચ્ચેનો શન્ટ કેપેસિટેન્સ દરેક ડિસ્કના કેપેસિટીન્સનો 10 છે હવે વિવિધ ડિસ્ક આગળ નો વોલ્ટેજ અને સ્ટ્રિંગની કાર્યક્ષમતા શોધો તેથી તે કહે છે કે ત્યાં ચાર ડિસ્ક છે તેથી ચાર કેપેસિટેન્સ C1 C2 C3 C4 અને દરેક સંયુક્ત અને મેટલવર્ક વચ્ચે શન્ટ કેપેસિટેન્સ 10 છે તેથી તેનો અર્થ એ કે આ તમારું 0 1 C છે જ્યાં K 0 1 ની બરાબર છે ખરેખર 0 1 C 0 1 C અને 0 1 C છે જો તમારી પાસે ચાર ડિસ્ક હોય એટલે ત્રણ આવી શન્ટ કેપેસિટેન્સ આવશે આ એકમાંથી આ એકમાંથી છે આ એકનું છે અને અહીં કંઈ નહીં હોય કારણ કે તે એક લાઇન છે ખરેખર તે લાઇન અહીં જોડાયેલ છે સુવાહક આ રીતે જોડાયેલ છે તેથી જો તમારી પાસે સ્ટ્રિંગમાં n યુનિટ ની સંખ્યા છે તો તમારી પાસે આ n 1 સંખ્યાના શંટ કેપેસિટેન્સ હશે તેથી ગોઠવણી આકૃતિમાં દર્શાવવામાં આવી છે આ આકૃતિ ઉદાહરણ 1 છે જો દરેક યુનિટ નો કેપેસિટીન્સ c હોય તો પછી દરેક શન્ટ કેપેસીટીન્સ 0 1 c છે વિવિધ જંકશન પર KCL લાગુ કરેલ છે તમારે KCL સમીકરણો લાગુ કરવા પડશે તેથી આ P છે આ Q છે અને આ R છે આ ત્રણ બિંદુઓ લેવામાં આવ્યા છે તેથી આ જુઓ આ વસ્તુ જંકશન P પર તમે તમારા 𝜔 લખી શકો છો આ તમારું બિંદુ P છે કે જે 𝜔𝐶 તમારી રીતે બનાવવામાં આવ્યું છે તે વોલ્ટેજ છે આ 𝑉1 છે આ 𝑉2 છે આ 𝑉3 છે અને આ 𝑉4 છે કુલ 𝑉1 𝑉2 𝑉3 𝑉4 ત્યાં સુધી 𝑉1 𝑉2 𝑉3 𝑉4 છે તેથી જંકશન P પર જો તમે જંકશન P પર લખો છો આ સમીકરણ તે આ હશે અને આ તે જ સમીકરણ 𝜔𝐶𝑉2 માંથી આવે છે તેનો અર્થ એ કે તમારો આ વિદ્યુતપ્રવાહ આ વિદ્યુતપ્રવાહ આ Q થી P સુધીના વિદ્યુતપ્રવાહ 𝜔𝐶𝑉2 અહીં બ્રાન્ચ માં ના વિદ્યુતપ્રવાહ 𝜔𝐶𝑉1 ની બરાબર છે 𝜔 ને સામાન્ય લેવામાં આવે છે

મારો મતલબ છે કે જો તમને કોઈ સમજણની સમસ્યા હોય તો હું ફક્ત તમારા માટે એક ચિત્રકામ કરું છું પ્રથમ લો આ તમારો ક્રોસ આર્મછે અને આ તમારું સપોર્ટિંગ ટાવર છે આ તમારું પહેલું છે હું તમારા માટે બનાવું છું આ એક આ એક અને આ તમારું 0 1 C અને આ C છે અને આ C છે આ બિંદુ P છે ઉદાહરણ તરીકે વિદ્યુત પ્રવાહ અહીં કહો કે તે તમારું 𝑖2 છે વિદ્યુત પ્રવાહ તમે તેને અહીં 𝑖1′ કહો છો અને આ વિદ્યુત પ્રવાહ તમારો છે જેને તમે 𝑖1 કહો છો તેથી અહીં હું 𝑖2 લખી રહ્યો છું કે તમારું 𝑖2 બરાબર 𝑖1 ′ 𝑖1 છે હવે આ તરફનો વોલ્ટેજ 𝑉1 છે અને અહીં તે 𝑉2 છે એ જ રીતે અન્ય કેપેસિટર અહીં છે પરંતુ હું ફક્ત આ એક માટે જ બનાવું છું તેથી 𝑖2 બરાબર જે આપણે લખીએ છીએ 𝑖2 બરાબર 𝜔𝐶𝑉2 છે કારણ કે આ તરફ વોલ્ટેજ 𝑉2 છે તેથી તેના બરાબર 𝑖1′ છે 𝑖1′ એ 𝜔 0 1𝐶 𝑉1 છે કારણ કે આ બિંદુ આ બિંદુ સમાન છે આ ટાવર છે આ ક્રોસ આર્મછે તેથીતે વોલ્ટેજ 𝑉1 છે તેથી આ 𝑉1 વત્તા આ પ્રથમ યુનિટની અંદરનું વોલ્ટેજ 𝑉1 છે તેથી તે 𝜔𝐶𝑉1 છે જો તમે તેનો અર્થ સમાન છે બરાબર છે જો તમે ઓમેગા સામાન્ય લેશો તો તે આ હશે જે હું લખી રહ્યો છું 𝐶𝑉1 0 તેથી ફક્ત તમે દરેક બિંદુ P Q R પર KCL લાગુ કરો છો હવેજો તમે આ કરો છો તો તમને જંકશન P પર મળશે તમને જંકશન P પર 𝜔𝐶𝑉2 મળશે બરાબર 𝜔 સામાન્ય છે તેથી 𝑉2 એ 1 1𝑉1 બરાબર છે આ સમીકરણ 1 છે એ જ રીતે જો તમે Q અને R આગળ લાગુ પાડો છો કૃપા કરીને આ તમે જાતે કરો અહીં મેં તે કર્યું જ છે પછી તમે જંકશન Q પર લખી શકો છો 𝜔𝐶𝑉3 એ 𝜔 𝐶𝑉2 0 1𝑐 𝑉1 𝑉2 હશે કારણ કે બને તેટલું જલ્દી તમે Q માટે લાગુ પાડો તેથી આ તરફનો વોલ્ટેજ આ વોલ્ટ એક 𝑉1 𝑉2 હશે તેથી જ અમે સીધા આગળ લખી રહ્યા છીએ 𝜔𝐶𝑉3 બરાબર 𝜔𝐶𝑉2 0 તેનો અર્થ એ કે 𝑉3 ને સરળ બનાવીએ તો એ 1 31𝑉1 હશે બરાબર આ તમારું સમીકરણ 2 હશે હવે સવાલ એ છે કે 𝑉3 આપણે 𝑉1 લખી રહ્યા છીએ એટલે કે તેનો અર્થ એ કે અહીં 𝑉2ની સમીકરણ તમે મૂકી રહ્યા છો તો આપણે સીધા 1 31𝑉1 મેળવીશું જે મેં અહીં લખ્યું છે તેથી કૃપા કરીને 𝑉2 ની બરાબર 1 1𝑉1 અહીં મૂકો અને પછી તમે સરળ બનાવશો તો 𝑉3 બરાબર 𝑉1 ના રૂપમાં 1 31𝑉1 મળશે એ જ રીતે જંકશન R પર જો તમે લાગુ પાડો છો તો R પર 𝜔𝑐𝑉4 હશે 𝜔𝑐𝑉4 તમારું આ એક 𝜔𝑐𝑉3 વત્તા આ વોલ્ટેજ અને આ વોલ્ટેજ જેનો અર્થ છે આ વોલ્ટેજ 𝑉1 𝑉2 𝑉3 હશે તેથી તે તમારું 𝜔𝐶𝑉4 𝜔 𝐶𝑉3 0 1𝐶 𝑉1 𝑉2 𝑉3 હશે ફરીથી જો તમે અહીં સમીકરણ 𝑉3 તેમજ 𝑉2 બંને ને બદલી કરો છો તો 𝑉2 ની બરાબર 1 1𝑉1 છે અને 𝑉3 ની બરાબર 1 31𝑉1 છે તો તમે અહીં બદલી કરો છો જો તમે બદલી કરશો તો તમે 𝑉4 બરાબર 1 651𝑉1 મેળવશો આ આ સમીકરણ 3 છે તેથી કુલ વોલ્ટેજ લાઈન થી લાઈન વોલ્ટેજ આપવામાં આવેલા છે ખરેખર જો કંઇ ઉલ્લેખ ન થાય તો તેનો અર્થ તે લાઈન થી લાઈન વોલ્ટેજ છે જે તમે જાણો છો કુલ વોલ્ટેજ 66 kV કેવી છે તેનો અર્થ એ કે 𝑉1 𝑉2 𝑉3 𝑉4 ની બરાબર છે કારણ કે તમારે દરેક તબક્કો બનાવવો પડશે તેથી 𝑉1 𝑉2 𝑉3 𝑉4 𝑘𝑉 હવે તમે આ સમીકરણમાં શું કરો છો તમે V2 ને સમકક્ષ સમીકરણ 1 V1 ના રૂપમાં મૂકો છો તમે 𝑉3 ની બરાબર 1 3V1 મૂકો છો અને તમે 𝑉4 ની બરાબર 1 651V1 મૂકી અને સરળ બનાવશો તો તમને મળશે 66√3 બરાબર 38 1 𝑘𝑉 છે તેથી 𝑉1 છે 𝑉2 ની બરાબર 8 28 𝑘𝑉 છે 𝑉3 ની બરાબર છે અને 𝑉4 ની બરાબર છે તેનો અર્થ મેં તમને કહ્યું હતું કે તમારું યુનિટ જે લાઈનની નજીક છે તેમાં ઉચ્ચ વોલ્ટેજ તાણ છે ધારો કે તમારી પાસે આ ચાર યુનિટ 1 2 3 4 છે તમે જોઈ શકો છો કે 𝑉4 મહત્તમ 12 43 છે અને 𝑉1 7 53 છે તે સૌથી ઓછું છે જોકે સમાન અવાહક સમાન ધાતુનો ઉપયોગ થાય છે તેથી આ એક ઉચ્ચ વોલ્ટેજ જે નીચેનું યુનિટ છે જે સુવાહક ની નજીક છે અને આ એક ઓછા વોલ્ટેજ છે જે એક ટાવરની નજીક છે બરાબર તેથી તેમાં નીચું વોલ્ટેજ છે અને તેમાં ઉચ્ચ વોલ્ટેજ છે અને સ્ટ્રિંગની કાર્યક્ષમતા કુલ વોલ્ટેજ 38 1 kV છે આ વોલ્ટેજ અને ડિસ્કની કુલ સંખ્યા ચાર છે તેથી n ચાર છે તેથી 4 × 12 તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા 76 6 છે તેથી આ રીતે કોઈ એકની ગણતરી કરી શકે છે મને આશા છે કે તમે આ આંકડાને સમજી શકશો હવે બીજું એક થોડીક રાહ જુઓ ઉદાહરણ 2 આ કિસ્સામાં મેં ત્રણ યુનિટ લીધા છે આ ત્રણ અવાહક સ્ટ્રિંગ એક ગાર્ડ રિંગ સાથે ફીટ કરવામાં આવી છે જે વસ્તુ તમારી કેપેસિટીન્સ ગ્રેડિંગ છે બરાબર આ ગાર્ડ રિંગ છે લિંક્સ પિનથી મેટલ વર્ક અને ગાર્ડ રિંગની કેપેસિટીન્સ દરેક યુનિટના કેપેસિટેન્સના 15 અને 5 માની શકાય છે તેથી આમાંથી આ 15 શન્ટ કેપેસિટેન્સ છે અને આ એક 5 લેવામાં આવે છે તેથી 0 05 C 0 05 C અને આ તમારા આ દાખલા માટે 0 15 0 15 0 15 C છે તમારે વોલ્ટેજ વિતરણ અને સ્ટ્રિંગ ની કાર્યક્ષમતા શોધવા પડશે આ ઉદાહરણ સીધા ગાણિતિક ઉકેલો કરતાં મેં આ ઉદાહરણ લીધું છે ઉદાહરણ 2 ની આ ગોઠવણી આકૃતિમાં બતાવવામાં આવી છે તેથી આપણી પાસે આવેલા જુદા જુદા જંકશન પર KCL લાગુ કરવાથી જંક્શન P પર તમે જે કહો છો જંકશન P પર તમારા KCL તમે લાગુ કરો છો આ બિંદુએ તમે KCL લાગુ કરો છો જો તમે આવું કરો છો તો તમને મળશે કારણ કે આ એક તરફનો વોલ્ટેજ V1 છે આ તરફનો વોલ્ટેજ V2 છે અને આ તરફનો વોલ્ટેજ અહીં V3 બતાવેલ છે V1 V2 V3 અહીં બતાવેલ છે તેથી જંકશન P પર આનો અર્થ થાય છે કે વત્તા કારણકે આ તરફનો વોલ્ટેજ આ છે આ ખરેખર V2V3 છે કારણ કે આ બિંદુ અને આ બિંદુનો આ તરફ આ બિંદુ અને આ બિંદુનો અર્થ છે આ બિંદુ અને આ બિંદુ જેનો અર્થ V2V3 છે એટલે કે V2V3 વોલ્ટેજ છે બરાબર તે તમારા આ બરાબર છે અમે લખી શકીએ માફ કરશો આ એક વત્તા આ વોલ્ટેજ બરાબર છે ફક્ત ωવત્તા ની બરાબર છે કારણકે આ તરફનો વોલ્ટેજ આ જ બિંદુએ V1 વોલ્ટેજ છે તેથી આ તરફનો વોલ્ટેજ તેથી હું ફરી એકવાર પુનરાવર્તન કરું છું કે તમે તમારા બિંદુ P પર KCL લાગુ કરો તેથી જો તમે આ કરો છો તો આ જંકશન P પર જો તમે કરો છો તો આ વિદ્યુતપ્રવાહ ωCV2 છે આ વિદ્યુતપ્રવાહ આ બિંદુએ થી પ્રવેશી રહ્યો છે વત્તા આ વિદ્યુતપ્રવાહ પણ આ બિંદુમાં દાખલ થઈ રહ્યો છે તેથી 0 05ωC V2 V3 આ બિંદુથી આ બિંદુ સુધી આ કેપેસિટીન્સ ગ્રેડિંગ ખરેખર આ બિંદુથી આ બિંદુ સુધી વોલ્ટેજ ખરેખર તેથી વત્તા V આ બે વિદ્યુતપ્રવાહ ની બરાબર છે એક અહીં છે બીજું અહીં છે જે છે જે અહીં આ વિદ્યુતપ્રવાહ છે આ તીરની દિશા વત્તા 0 15ωCV1 આપવામાં આવી છે તેથી આ જંકશન P પર છે જો તમે સરળ બનાવશો તો કૃપા કરીને આને સરળ બનાવો જો તમે સરળ બનાવશો તો તમને મળશે 1 05V2 1 15V1 0 સમીકરણ એ જ રીતે તમે જંકશન Q પર કૃપા કરીને તમે ફરીથી જંક્શન Q પર KCL લાગુ કરો તો તમે કૃપા કરીને KCL લાગુ કરો જો તમે એમ કરો છો તો તે સીધા જ હશે તે હું લખી રહ્યો છું કે છે બરાબર અને જો આ વિદ્યુતપ્રવાહ છે તો આ છે અને આ જે મેં લખ્યું છે તેનો અર્થ એ છે કે જો તમે આ લાવો આ એક આ વિદ્યુતપ્રવાહ દાખલ થાય છે તે વત્તા 0 05 તમારા C હશે તમારા કે આ ખરેખર સીધા આ બાજુ લેવામાં આવ્યું છે તેથી કૃપા કરીને આને લાગુ કરો આ વિદ્યુતપ્રવાહ નો સરવાળો આ વિદ્યુતપ્રવાહ ની બરાબર છે આ બંને દાખલ થઈ રહ્યા છે અને આ બંને બહાર જઈ રહ્યા છે તેથી ફક્ત કૃપા કરીને તેને કરો અને સરળ બનાવો તેથી તમે મળશે જો તમે ડાબી બાજુ લાવશો તો તે વત્તા આ એક ડાબી બાજુ હશે પરંતુ સીધા હું અહીં આમ લખી રહ્યો છું તેથી મને લાગે છે કે તે તમને સમજી શકાય તેવું છે તેથી જો તમે સરળ બનાવશો તો તે 1 05V3 ની બરાબર 1 15V2 0 15V1 બનશે તેથી V3 ના મૂલ્યોને સમીકરણ 2 માંથી સમીકરણ 1 માં બદલો તમે અહીં V3 નું મૂલ્ય બદલો તેથી તમે બદલાયા પછી તમે મેળવશો તમે કૃપા કરીને આ બનાવો પછી તમને V2 એ 1 0345V1 ની બરાબર મળશે આ સમીકરણ 3 છે કારણ કે તમારે એક રેખીય સમીકરણોની જેમ ઉકેલવા માટે V1 V2 V3 હલ કરવાની રહેશે હવે ફરીથી નું મૂલ્ય સમીકરણ 3 માંથી આ સમીકરણ 2માં અવેજી કરશો તો તમને 1 05V3 ની બરાબર 1 0345V1 0 15V1 મળશે તેથી V3 ની બરાબર 1 276V1 છે આ સમીકરણ 4 છે તેથી હવે અમે જાણીએ છીએ કે તમે માની લીધું છે કારણ કે આ પ્રશ્ન માં ખરેખર વોલ્ટેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તે આ પ્રશ્ન માં 66 કે 132 અથવા 220 kV કંઈ ઉલ્લેખ નથી તેથી આપણે શું કરીશું કે ધારીશું કે વોલ્ટેજની ટકાવારીની દ્રષ્ટિએ આપણે શોધીશું અમે માની લઈએ છીએ કે V1 V2 V3 એ 100 જેટલું છે જેનો મતલબ થશે હવે V2 V3 એ V1ના રૂપમાં તમે અહીં અવેજી કરશો તો V3 તેને V1 ના રૂપમાં મળશે અને V2 પણ આપણને આ મળી છે તેથી અહીં અવેજી કરો જો તમે તેને અવેજી કરો છો તો V1 1 0345V1 1 276V1 આપણને 100 મળશે જેનો અર્થ થાય છે V1 ની બરાબર 30 2 હશે એ જ રીતે 31 24 મળશે અને 38 54 હશે તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા તે ટકાવારીની દ્રષ્ટિએ તમે લીધેલા વોલ્ટેજ હશે તે 100 ટકા ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે હશેકારણકે ત્યાં 3 ડિસ્ક છે n ની બરાબર 3 છે ત્યાં 3 ડિસ્ક ગુણ્યા સૌથી વધુ વોલ્ટેજ 30 છે જે નીચેનીચલા યુનિટની વોલ્ટેજ 38 તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા 86 5 છે અહીં કાર્યક્ષમતામાં સુધાર થયો છે એક વસ્તુ જુઓ આ કેપેસિટેન્સ ગ્રેડિંગના કારણ કે આ જુઓ વોલ્ટેજ ટકા 30 2 છેઆ 31 24 અને આ 38 54 છે તે સમાન નથી પરંતુ અને ખૂબ નજીક છે અને આ આ વસ્તુ છે પરંતુ કાર્યક્ષમતામાં વધારો થયો છે હવે તમારા માટે એક પ્રશ્ન હશે તે આ છે મારી પાસે 86 5 છે આ જ સમસ્યા તમે આ કેપેસિટેન્સ ગ્રેડિંગને ધ્યાનમાં લીધા વિના હલ કરશો આ ભાગ તમે ધ્યાનમાં લેશો નહીં ફક્ત તમે આ ડિસ્ક કેપેસિટેન્સ અને આ શન્ટ કેપેસિટેન્સને ધ્યાનમાં લો છો અને કાર્યક્ષમતા શોધવા માટે પ્રયાસ કરો અને તે એકની તુલના 86 તો તમે ચોક્કસપણે પ્રાપ્ત કરશો તે તમને આ ગ્રેડિંગ કાર્યક્ષમતાને કારણે 86 5 કરતા ઓછું જ મળશે આ તમારા માટે એક સમસ્યા છે કૃપા કરીને તમે તેને અવગણો અને ફક્ત આને હલ કરો અને તમારી જાતે જોવાનો પ્રયાસ કરો મેં તે કર્યું નથી તે મેં તમારા માટે કર્યું નથી પરંતુ તમે તે કરો અને જ્યારે તમે આ કોર્સ કરશો જ્યારે તમે તેને હલ કરો ત્યારે તમે મને મેઇલ કરી શકો છો અને ફોરમ પણ ત્યાં છે ત્યાં તમે મૂકી શકો છો તો આ તમારું ઉદાહરણ 2 છે તેથી આગળનું ઉદાહરણ 3 અહીં સસ્પેન્શન સ્ટ્રિંગમાં ત્રણ યુનિટ છે બરાબર તેથી દરેક યુનિટ 11 kV ના મહત્તમ વોલ્ટેજ સામે ટકી શકે છે દરેક સંયુક્ત અને મેટલવર્ક નું કેપેસિટીન્સ દરેક ડિસ્કના કેપેસિટીન્સનું 20 છે અહીં શોધો a મહત્તમ લાઇન વોલ્ટેજ જેના માટે સ્ટ્રિંગ વાપરી શકાય છે b સ્ટ્રિંગ કાર્યક્ષમતા આ બે તમારે ગણતરી કરવી પડશે હવે આ એક આ આકૃતિ જે ઉદાહરણ તરીકે બતાવવામાં આવ્યું છે આકૃતિ ત્રણ બતાવવામાં આવી છે હવે તે જ રીતે તમે તમારા જંકશન P પર લાગુ પાડો છો પહેલા જેવું જ તેથીતમને V2 ની બરાબર 1 2V1 મળશે તો આ સમીકરણ એક છે એ જ રીતે જંકશન Q પર તે તેથી તમને V3 1 2V2 0 2V1 મળશે તેથી આ સમીકરણ 2 છે તેથી સમીકરણ 1 અને સમીકરણ 2 પર થી તમને તમારા V3 1 64V1 ની બરાબર મળશે કારણ કે અહીં V2 ને 1 2V1 આપવામાં આવે છે આ V2 તમે અવેજી કરો તેથી તમને ના રૂપમાં 1 64 મળશે અને એ 11kVબરાબર આપેલ છે તેથી અગિયાર ભાગ્યા 1 64 થશે તેથી 6 7 kV છે તેથી 8 04 kV છે અને મહત્તમ લાઇન માટે તટસ્થ વોલ્ટેજ V1 V2 V3 છે તેથી તે 25 74 kV થઈ જશે તેથી તમને 6 71 મળ્યું છે અને તમને 8 04 મળ્યું છે અને V3 મેં અહીં ગણતરી કરી નથી તમારી પાસે V3 છે માફ કરશો તે 11 kV આપવામાં આવ્યું છે તેથી V1 V2 V3 કારણ કે આ સમસ્યામાં તે આપવામાં આવ્યું છે સમસ્યા તે આપવામાં આવે છે કે મહત્તમ લાઇન વોલ્ટેજ જેના માટે સ્ટ્રિંગ વાપરી શકાય છે અને આપણે સ્ટ્રિંગ ની કાર્યક્ષમતા શોધવી છે અને આ આપેલ છે કે દરેક યુનિટ મહત્તમ વોલ્ટેજ 11 kV સામે ટકી શકે છે તેથી તમારું મહત્તમ લેવાય છે કારણકે લાઇનની નજીકનો સૌથી નીચે નો યુનિટ મહત્તમ વોલ્ટેજ લેશે તેથી જ ખરેખર 11 kV તરીકે લેવામાં આવે છે તેથી કુલ 25 74 kV છે તેથી મહત્તમ લાઇન થી લાઇન વોલ્ટેજ હશે તેથી તે 44 5 kV છે તેથી સ્ટ્રિંગ ની કાર્યક્ષમતા 25 74 અહીં ડિસ્કની સંખ્યા ત્રણ છે તેથી 3 ગુણ્યા 11 કે જે મહત્તમ અનુમતિપાત્ર મર્યાદા 11 kV કે જે નીચલા યુનિટનો વોલ્ટેજ છે કે જે તમારા એ 11 kV છે તે લેવામાં આવે છે તેથી તે 78 હશે તેથી સ્ટ્રિંગ ની કાર્યક્ષમતા 78 હશે આભાર ફરીથી અમે પાછા આવીશું